તેથી આપણે ટાઈમિંગ કલોઝર પર ચર્ચા સાથે ચાલુ રાખીએ આ લેકચર માં આપણે આ વિગતવાર ચર્ચા કરીશું કે આ સ્ટેટિક ટાઈમિંગ એનાલિસિસ કેવી રીતે કાર્ય કરે છે હવે આપણે આપણા છેલ્લા લેકચર દરમિયાન જે ઉલ્લેખ કર્યો હતો તે યાદ કરો સ્ટેટિક ટાઈમિંગ એનાલિસિસ એ એક સોફ્ટવેર સાધન છે જેનો ઉપયોગ કરીને તમે કોમ્બીનેશનલ સર્કિટ નેટલિસ્ટ માં સૌથી ખરાબ ડિલે નો અંદાજ લગાવી શકો છો તેથી આ એનાલિસિસ સર્કિટ નેટલિસ્ટમાં ડિઝાઇનમાં ટાઈમના ઉલ્લંઘનને શોધવા માટે ખૂબ ઉપયોગી છે જેથી કે આપણે આગળના પગલા પર જઈ શકીએ અને તે ઉલ્લંઘનોને સુધારવાનો પ્રયાસ કરી શકીએ તેથી આપણે આ લેકચર સાથે આગળ વધીએ છીએ અહીં આપણે શરૂઆતમાં જે વાત કરીએ છીએ તે એ છે કે આપણે કહીએ છીએ કે લગભગ તમામ ડિજિટલ IC સિંક્રનસ ફાયનાઈટ સેટ મશીનો છે ચાલો આ સમજાવવાનો પ્રયત્ન કરીએ તો ફાયનાઈટ સેટ મશીન કેવી દેખાય છે ચાલો પહેલા તે જોઈએ તેથી કોઈપણ ફાયનાઈટ સેટ મશીન તેનો અર્થ એ કે સિંક્રનસ સિક્વન્સિયલ સર્કિટ નીચે પ્રમાણે મોડેલ કરી શકાય છે તેથી તમારી પાસે કોમ્બિનેશનલ સર્કિટ છે તમારી પાસે ફ્લિપ ફ્લોપ્સ નો સમૂહ છે તેથી હું તેમને અલગથી બતાવી રહ્યો છું તેથી કેટલાક પ્રાયમરી ઇનપુટ્સ આવી રહ્યા છે આ પ્રાયમરી ઇનપુટ્સ છે કેટલાક પ્રાયમરી આઉટપુટ PO બહાર આવી રહ્યા છે કેટલાક આઉટપુટ ફ્લિપ ફ્લોપના ઇનપુટ પર જઈ રહ્યા છે તેથી આ આપણે તેને નેક્સ્ટ સ્ટેટ તરીકે કહીએ છીએ અને આને આપણે પ્રેઝન્ટ સ્ટેટ PS તરીકે કહીએ છીએ અને ત્યાં એક ક્લૉક છે જે ફ્લિપ ફ્લોપને ફીડ કરશે તેથી સામાન્ય રીતે આ મોડેલમાં જે ધારવામાં આવે છે તે એ છે કે ક્લૉક એક પિરીયોડીક સિગ્નલ છે જે આની જેમ જાય છે ચાલો કહીએ કે તે ક્લૉકની પોઝિટિવ એડ્જ પર ટ્રિગર કરવામાં આવે છે તેથી ક્લૉકની દરેક પોઝિટિવ એડ્જ પર અહીં અને અહીં આ સ્ટેટમાં ફેરફાર થાય છે તેથી સ્ટેટના ફેરફારોથી આપણો અર્થ શું છે તમે આ ક્લૉક હાજર થયા પછી ચોક્કસ નમૂના માટે જુઓ આ ટાઈમ પછી કહી દો કોમ્બીનેશનલ સર્કિટના ઇનપુટ્સ સ્થિર છે PI આવી રહ્યા છે આ PS પણ સ્થિર છે તેથી કોમ્બીનેશનલ સર્કિટમાં થોડો ડિલે થશે તે ડિલે પછી તે PO અને NS ની ગણતરી કરશે અને જ્યારે આગળની એડ્જ આવે છે ત્યારે આ NS પહેલાથી જ ફ્લિપ ફ્લોપના ઇનપુટ પર છે તેથી જ્યારે આગલી ક્લૉક આવશે ત્યારે આ NS સંગ્રહિત થશે અને તે હવે આગામી સાયકલ માટે PS બની જશે બરાબર તેથી આ રીતે તે ચાલે છે અને ફરીથી આ ક્લૉક પિરિયડ માત્ર કોમ્બીનેશનલ સર્કિટ ડિલે દ્વારા જ નહીં પણ આ ફ્લિપ ફ્લોપની કેટલીક લાક્ષણિકતાઓ આ સેટઅપ અને હોલ્ડ ટાઇમ્સ દ્વારા નક્કી કરવામાં આવશે બરાબર હવે કોમ્બીનેશનલ સર્કિટનું આ મોડેલ જાણે કે તમે તેને ટાઈમસર અનરોલ કરી રહ્યા છો એવી રીતે પણ વ્યક્ત કરી શકાય છે ચાલો કહીએ કે મારી પાસે આ ઇનપુટ્સ છે જે ક્રમમાં આવી રહ્યું છે ચાલો પહેલા I1 પછી I2 પછી I3 પછી I4 આવી રીતે હવે આ મોડેલમાં તેઓ દરેક પુનરાવર્તનમાં ક્રમિક રીતે આવી રહ્યા છે હું એક ઇનપુટ લાગુ કરી રહ્યો છું અને નેક્સ્ટ સ્ટેટ આવી રહ્યું છે તે પ્રેઝન્ટ સ્ટેટ બની રહ્યું છે પછી હું I2 પછી I3 પછી I4 અને તેવી જ રીતે આગળ વધુ લાગુ કરું છું હવે ક્યારેક માત્ર એનાલિસિસ ના મોડેલિંગ માટે વાસ્તવિક સર્કિટની અનુભૂતિ માટે નહીં આપણે અનરોલીંગ નામની પ્રક્રિયા કરવી પડી શકે છે તેથી આપણે આ પુનરાવર્તિત માળખું અનરોલ કરીએ છીએ ઉદાહરણ તરીકે હું તેને 3 વખત અનરોલ કરું છું તેથી અહીં હું શું કહું છું કે આ I1 I2 I3 આ એક જ ટાઈમે લાગુ પડે છે 3 3 3 આપણે વિભાજીત કરી રહ્યા છીએ અને આ આકૃતિમાં તે મેં બતાવ્યું છે તેથી અહીં વાસ્તવમાં આ 3 વખત સર્કિટને અનરોલ કરી છે તેથી અહીં જો તમે તે જ સર્કિટ જુઓ તો આપણે તેને 3 વખત અનરોલ કર્યું છે તેથી પહેલી કોપી તેનું આઉટપુટ ફ્લિપ ફ્લોપ પર જાય છે તેનું આઉટપુટ બીજી કોપી પર આવે છે આઉટપુટ ફ્લિપ ફ્લોપ જાય છે આ આઉટપુટ ત્રીજી કોપી પર આવે છે હવે મેં જે નથી બતાવ્યું તે એ છે કે અહીં ઇનપુટ I1 આવી રહ્યું છે ઇનપુટ I2 અહીં આવી રહ્યું છે ઇનપુટ I3 આવી રહ્યું છે તેથી અહીં એક ક્લૉકમાં આપણે અગાઉના સર્કિટમાં 3 ક્લૉકનું કાર્ય કરી રહ્યા છીએ હવે કોમ્બીનેશનલ સર્કિટમાં ડિલે સંબંધિત બાબતો અને તે ક્લૉક એડ્જ પર કેવી રીતે અસર કરી શકે છે તે મેળવવા માટે આપણે ઘણી વખત આ પ્રકારનું અનરોલિંગ કરીએ છીએ તેથી ફક્ત તે એનાલિસિસ માટે ક્યારેક આપણે આના જેવી કોમ્બીનેશનલ સર્કિટને અનરોલ કરવી પડી શકે છે તેથી જ્યારે આપણે આપેલ ડિઝાઇનમાં મહત્તમ ક્લૉક ફ્રીક્વન્સી વિશે વાત કરીએ છીએ ત્યારે 3 વસ્તુઓ છે જેને આપણે સંભવિત રીતે નિયંત્રિત કરી શકીએ છીએ હવે આ સેટઅપ અને હોલ્ડ ટાઇમ્સ પર પણ નિર્ભર કરે છે જેનો મેં ઉલ્લેખ કર્યો છે કે સેટઅપ અને હોલ્ડ ટાઇમ્સ એવી વસ્તુ છે જેને આપણે ધારીએ છીએ કે આપણે તેને નિયંત્રિત કરી શકતા નથી કારણ કે આપણે પહેલાથી જ કેટલાક સ્ટોરેજ સેલ ને અમુક ટેક્નોલોજી લાઇબ્રેરી માંથી પસંદ કરી રહ્યા છીએ તે પહેલાથી જ રચાયેલ છે અને પૂર્વ ડિઝાઇનનો અર્થ એ છે કે સેટઅપ અને હોલ્ડ ટાઈમ પહેલેથી જ ઉલ્લેખિત છે તેથી એક ડિઝાઇનર તરીકે હું આ સેટઅપ ટાઈમને લાંબો કે ટૂંકો અથવા હોલ્ડ ટાઈમ લાંબો કે ટૂંકો કરી શકતો નથી તે નિશ્ચિત છે પરંતુ પરિમાણો જેની સાથે આપણે આસપાસ રમી શકીએ છીએ આપણે ગેટ ડિલેને નિયંત્રિત કરી શકીએ છીએ તેથી આપણે ગેટ નાનો બનાવી શકીએ છીએ આપણે ગેટ મોટો બનાવી શકીએ છીએ આ ગેટ ટ્રાન્ઝિશન ના કારણે સિગ્નલ ડિલેને અનુરૂપ છે ગેટ ટ્રાન્ઝિશનનો અર્થ થાય છે કે આપેલ ગેટ માટે જ્યારે પણ એક ઇનપુટ 0 થી 1 અથવા 1 થી 0 માં બદલાય ત્યારે ગેટનું આઉટપુટ કેટલા ટાઈમ પછી તે ટ્રાન્ઝિશન દર્શાવે છે કે જે ટ્રાન્ઝિશનની દ્રષ્ટિએ ગેટ ડિલે છે એ જ રીતે વાયર ડિલે જે એકબીજા સાથે જોડાયેલા વાયર સાથે સિગ્નલ પ્રસારણને અનુરૂપ છે તેથી ફરીથી આપણે અગાઉ જોયું કે આપણે વાયરના ડિલેને નિયંત્રિત કરી શકીએ છીએ જેમ કે આપણે બફરો દાખલ કરીને વાયર ડિલેને ટૂંકો બનાવી શકીએ છીએ પ્રયત્ન કરીને તેને ટૂંકું બનાવી શકીએ છીએ પરંતુ કેટલીકવાર આપણે વાયરને વધુ લાંબુ કરવા ડિલે વધારવા પણ ઈચ્છીએ છીએ જેમ કે તમને યાદ છે ક્લૉક નેટ રાઉટિંગમાં આ સ્ક્યુને ગોઠવવા માટે આપણે એક વાયરને ધીમું કરવું પડી શકે છે તેથી પછી આપણે સ્નેકિંગ કરવું પડશે કોઈ પ્રકારનો ઝિગ ઝેગ પ્રકારનો માર્ગ આપણે આ લઈ શકીએ જેથી કુલ લંબાઈ વધે અને ડિલે સંતુલિત થાય અને ત્રીજું અલબત્ત ક્લૉક સ્ક્યુ ક્લૉક સ્ક્યુ એ વસ્તુ છે જે ક્લૉકની મહત્તમ ફ્રીક્વન્સી પણ નક્કી કરે છે અને ક્લૉક સ્ક્યુ વસ્તુ એ આ ડિઝાઇન પર પણ આધાર રાખે છે તેથી તમારી પાસે ખૂબ જ સારી ક્લૉક સ્ક્યુ વાળી ડિઝાઇન હોઈ શકે છે કેટલીક ડિઝાઇન માટે તે ખૂબ નાની છે જ્યાં તે નોંધપાત્ર રીતે વધારે હોઈ શકે છે હવે ટાઈમિંગનો અંદાજ કાઢવા માટે આ ગેટના ડિલે અને વાયરના ડિલેનો અંદાજ કાઢવા માટે ક્લૉક સ્ક્યુ તમે અત્યારે અવગણી રહ્યા છો તેથી આપણે સ્ટેટિક ટાઈમિંગ એનાલિસિસ તરીકે ઓળખાતી પ્રક્રિયા કરીએ છીએ તેથી આ એનાલિસિસમાં જેમ મેં કહ્યું હતું કે આપણે ધારીએ છીએ કે ગેટ અને વાયરના ડિલેની સરખામણીમાં ક્લૉક સ્ક્યુ નહિવત છે ક્લૉક સ્ક્યુ આપણે અલગથી વિચારણા કરીશું તેથી એકવાર ક્લૉકનું નેટવર્ક ડિઝાઇન સંશ્લેષણ કરવામાં આવે છે તે પછી જ આપણે ક્લૉક સ્ક્યુ તરફ જોઈશું અને જરૂરીયાત મુજબ તેને વ્યવસ્થિત કરીશું પરંતુ જ્યારે આપણે સ્ટેટિક ટાઈમિંગ એનાલિસિસ કરી રહ્યા છીએ ત્યારે આપણે ફક્ત ગેટના ડિલે અને વાયરના ડિલેને જોઈએ છીએ ચાલો જોઈએ કે સ્ટેટિક ટાઈમિંગ એનાલિસિસ આ પ્રક્રિયા ખરેખર શું કરે છે સ્ટેટિક ટાઈમ એનાલિસિસ પહેલો મુદ્દો જે તમે નોંધ્યું છે કે તે ફક્ત કોમ્બીનેશનલ સર્કિટ માટે કામ કરે છે સિક્વન્સિયલ સર્કિટ માટે નહીં તેથી તે 2 સ્ટોરેજ અથવા ફ્લિપ ફ્લોપ સ્ટેજ વચ્ચે આપેલ નેટ લિસ્ટનો સેગમેન્ટ લે છે તે ચોખ્ખી કોમ્બીનેશનલ સર્કિટ છે તે સૌથી ખરાબ કેસમાં ડિલેનો અંદાજ આપે છે આશરે તે આના જેવું છે તેથી આ પ્રક્રિયા માટે હું જે ઉદાહરણ આપીશ અહીં કોમ્બીનેશનલ લોજિક ડાયરેક્ટ સાયક્લીક ગ્રાફ તરીકે વ્યક્ત કરવામાં આવશે ડાયરેક્ટ એસાયક્લીક ગ્રાફ એટલે ગ્રાફ જ્યાં દરેક એડ્જ પર એક તીર હોય છે તે સિગ્નલ ટ્રાન્ઝિશનની દિશા દર્શાવે છે અને ત્યાં કોઈ પ્રતિસાદ નથી કોઈ નિર્દેશિત સાયકલ નથી ડાયરેક્ટેડ એસાયક્લીકનો અર્થ કોઈ સાયકલ નથી તેથી આપણે એક ઉદાહરણ લઈએ છીએ તેથી ઉદાહરણને આપણે આવી રીતે વિચારીએ ચાલો આપણે આ સર્કિટને અલગથી દોરીએ તેથી આપણે આના જેવું ઉદાહરણ લીધું છે આ એક સરળ કોમ્બીનેશનલ સર્કિટ છે જે આપણે લીધું છે તેથી ઇનપુટ આપણે તેને a b અને c કહીએ આ x છે આ ગેટ y છે આ z છે આ w છે અને આઉટપુટ f છે તેથી આપણે અહીં જે ધારી રહ્યા છીએ તે એ છે કે ચાલો કહીએ કે આપણે આ સર્કિટના ઉદાહરણના સંદર્ભમાં સ્ટેટિક ટાઈમિંગ એનાલિસિસને સ્પષ્ટ કરીશું ચાલો કહીએ કે હું ટાઈમની એક્સેસ જોઉં છું આ મારા t ટાઈમને 0 ની બરાબર દર્શાવે છે તેથી આપણે ધારીએ છીએ કે a b અને c પર દેખાતા કેટલાક સિગ્નલ ટ્રાન્ઝિશન છે તેથી આપણે માની રહ્યા છીએ કે સિગ્નલ ટ્રાન્ઝિશન ટાઈમ t બરાબર 0 એ થઈ રહ્યું છે b પર આ 1 થી 0 અથવા 0 થી 1 હોઈ શકે છે તેનાથી કોઈ ફરક પડતો નથી હું હમણાં ફક્ત 1 0 થી 1 બતાવી રહ્યો છું b પર તે અથવા 0 પર પણ છે અને બીજો ટાઇમ સ્કેલ કહેવા દો કે આ 0 6 થોડા સમય પછી છે તેથી c માં ટ્રાન્ઝિશન થોડું પાછળથી થઈ રહ્યું છે તમે જુઓ છો કે આ હંમેશા થઈ શકે છે કારણ કે a b c અગાઉથી અન્ય કોઈ સર્કિટમાંથી આવી રહ્યું છે બરાબર તેથી તે જરૂરી નથી કે તમામ ઇનપુટ્સ એક જ ટાઈમે સ્ટેટ બદલશે તેથી પ્રથમ વસ્તુ એ છે કે સ્ટેટિક ટાઈમિંગ એનાલિસિસમાં આપણે પ્રાથમિક ઇનપુટ્સને એમ કહીને ટિપ્પણી કરવી પડે છે કે જ્યારે ઇનપુટ્સ ટ્રાન્ઝિશન થાય છે અથવા સ્થિતિ બદલી રહ્યા છે તેથી આ ઉદાહરણમાં જો તમે જુઓ અહીં તમે આ a b c આ ઇનપુટ્સ ધારી રહ્યા છો હું તેમને આ 0 0 અને 0 6 જેવા બતાવી રહ્યો છું આ તે ટાઈમ સૂચવે છે કે જ્યારે ઇનપુટ્સમાં સિગ્નલ ટ્રાન્ઝિશન થાય છે બરાબર બીજી કેટલીક બાબતો છે જે આપણે ધારી રહ્યા છીએ આપણે આ ગેટની કેટલાક ડિલે ધારી રહ્યા છીએ જે મેં અંદર દર્શાવ્યા છે x ડિલે જુઓ 1 2 2 અને 2 તેથી ચાલો આપણે આને નોંધીએ અને આ આકૃતિ પણ આનો ડિલે 1 છે આ 2 છે આ 2 છે અને આ 2 છે એટલું જ નહીં આપણે આ આકૃતિ પર માત્ર ટિપ્પણી પણ કરી રહ્યા છીએ ઇન્ટરકનેક્શન વાયરમાં ડિલે કેટલાક એકમોમાં તે 0 15 0 1 આના જેવું બતાવી રહ્યું છે તેથી હું પણ આ રીતે ડિલે બતાવી રહ્યો છું તેથી આ ડિલે 0 1 છે આ ડિલે 0 15 છે આ 0 1 આ 0 2 છે આ x 2 છે આ 0 1 છે x 2 આ 0 3 છે આ 0 25 છે અને આઉટપુટ લાઇનનો ડિલે 0 2 છે તેથી આ તમારા સ્ટેટિક ટાઈમિંગ એનાલિસિસ સાધનનું ઇનપુટ હશે તેથી હું ફક્ત આ જ સ્પષ્ટ કરતો નથી હું ઇનપુટ આગમન ટાઈમ 0 0 અને 0 6 પણ સ્પષ્ટ કરું છું તેથી હું ઇનપુટ આગમન ટાઈમ સ્પષ્ટ કરું છું હું ગેટ ડિલે સ્પષ્ટ કરું છું હું વાયર ડિલે સ્પષ્ટ કરું છું હવે તમે સમજી શકો છો તમે વાયર ડિલેનો વાસ્તવિક અંદાજ પૂરો પાડી શકો છો જો તમે પહેલેથી જ કેટલીક પ્લેસમેન્ટ કરી હોય તેથી એવું માનવામાં આવે છે કે પહેલેથી જ પ્લેસમેન્ટ થઈ ગયું છે તમારી પાસે ઇન્ટરકનેક્શન વાયર ડિલેના કેટલાક ખૂબ સારા પગલાં છે જેની સાથે તમે આ સ્ટેટિક ટાઈમિંગ એનાલિસિસ કરી રહ્યા છો હવે આગળનું પગલું આને ડાયરેક્ટ એસાયક્લિક ગ્રાફ તરીકે મોડેલ કરવાનું છે તેથી આ ગ્રાફમાં દરેક ઇનપુટ અને આઉટપુટ માટે એક શિરોબિંદુ તેમજ દરેક લોજિક ગેટ માટે એક શિરોબિંદુ હશે તેથી તમે એક બનાવટી સ્રોત નોડ s રજૂ કરો છો જ્યાંથી દરેક ઇનપુટ તરફ એડ્જ હશે અને લોજિક ગેટ શિરોબિંદુઓ ડિલે સાથે લેબલ કરવામાં આવશે અને ડાયરેક્ટેડ એડ્જ વાયર ડિલે સૂચવશે તો ચાલો જોઈએ આ ઉદાહરણ માટે શું થશે આ કેસ માટે ચાલો આપણે ફક્ત કામ કરવાનો પ્રયાસ કરીએ તેથી અહીં ઇનપુટ્સ a b c છે તેથી હું પણ માત્ર કૌંસમાં ડિલે સૂચવી રહ્યો છું તેથી પ્રાથમિક ઇનપુટમાં ત્યાં કોઈ ડિલે નથી આ પ્રાથમિક ઇનપુટ છે અને મેં એક બનાવટી શિરોબિંદુ s રજૂ કર્યું છે s થી દરેક પ્રાથમિક ઇનપુટ્સ તરફ એડ્જ હશે તેથી હું ધારી રહ્યો છું કે ડિલે 0 0 અને 0 6 છે કારણ કે 0 6 એ c પર આગમન ટાઈમ છે અને b થી x સુધી એક એડ્જ હશે જેમાં 1નો ડિલે છે અને આ વજન 0 1 છે અને પછી આપણી પાસે 2 ના ડિલે સાથે y છે ત્યાં વજન 0 1 સાથે આ પ્રકારની એડ્જ છે અહીંથી 0 15 વજન સાથે પણ એક એડ્જ છે પછી એ જ રીતે આપણી પાસે z છે ફરીથી x થી 2 સાથે આપણી પાસે એડ્જ 2 3 છે અને c થી તમારી એડ્જ 0 1 છે અને અહીં તમારી પાસે 2 ના ડિલે સાથે ગેટ w છે આ 0 25 છે આ 0 2 છે અને અંતે f પર આઉટપુટ જેનો ડિલે નથી પરંતુ આ ઈન્ટરકનેક્શન 0 2 છે તેથી આ તમારી આપેલ ગેટ લેવલ નેટ લિસ્ટનો ડાયરેક્ટેડ એસાયક્લિક ગ્રાફ રજૂઆત છે બરાબર તેથી આપેલ ગેટ લેવલ નેટ લિસ્ટ અને આગમન ટાઈમથી તમે આનો ગ્રાફ બનાવો હવે તમારું સ્ટેટિક ટાઈમ એનાલિસિસ તમારું સાધન આ ગ્રાફ રજૂઆત પર જ કામ કરશે તો ચાલો જોઈએ અહીં આપણે આ ગ્રાફ બતાવીએ છીએ કે તે જ ગ્રાફ મેં દોર્યો હતો આપણે પ્રથમ આ ગ્રાફનું નિર્માણ કરીએ છીએ હવે આ ગ્રાફના સંદર્ભમાં આપણે પછી ક્યારેક ગણતરી કરીએ છીએ પ્રથમ વસ્તુને વાસ્તવિક આગમન ટાઈમ કહેવામાં આવે છે નોડનો વાસ્તવિક આગમન ટાઈમ આ વાસ્તવમાં આ સંકેતનો છે તે યોગ્ય રીતે આવતો નથી v કેપિટલ V સાથે સંબંધિત છે તેથી આપેલ નોડનો આગમન ટાઈમ નાના v કે જે સેટ V સાથે સંબંધિત છે જે v નો વાસ્તવિક આગમન ટાઈમ તરીકે દર્શાવવામાં આવે છે તે ક્લૉક સાયકલની શરૂઆતથી માપવાના ટાઈમે નવીનતમ ટ્રાન્ઝિશન ટાઈમ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી પ્રણાલીની બાબત તરીકે આ AAT નોડ v ની આઉટપુટ બાજુએ આગમનનો ટાઈમ રેકોર્ડ કરશે જેમ કે તમે આ ઉદાહરણને ફરીથી જુઓ આ ઉદાહરણને ફરીથી જુઓ તેથી ચાલો કહીએ કે ચાલો આ s ને જોઈએ સારું s આ આગમન જેવું કંઈ નથી આ એક બનાવટી નોડ છે તેથી હું માનું છું કે અહીં આગમનનો ટાઈમ 0 છે હું આ રીતે બતાવી રહ્યો છું A ટ્રાન્ઝિશન 0 ટાઈમે થાય છે b ટાઈમ 0 પર થાય છે અને c 0 6 ટાઈમે થાય છે આ પહેલાથી જ છે અત્યારે ચાલો આપણે બીજા પર નજર કરીએ x માટે x નો ડિલે 1 છે અને ઇનપુટ b નો ડિલે જે 0 ટાઈમે છે તે 0 તેથી તે 1 વત્તા 0 1 હશે 1 1 પછી જ x નું આઉટપુટ ઉપલબ્ધ થશે તેથી હું આને 1 1 સાથે લેબલ કરું છું હવે એકવાર મેં આને 1 1 સાથે સમતળ કરી દીધું પછી તમે આ y જુઓ તેથી ત્યાં 2 પાથ છે આપણે બંને પાથ ધ્યાનમાં લેવા પડશે પ્રથમ પાથમાં તે 2 વત્તા 0 15 2 15 હશે અને આ માર્ગ સાથે તે 1 1 વત્તા 0 1 વત્તા 2 હશે તેનો અર્થ એ છે કે આ મોટું છે તમે મોટી સંખ્યા 3 2 રેકોર્ડ કરો એ જ રીતે z માં 2 પાથ છે એક 0 6 વત્તા 0 1 વત્તા 2 2 7 બીજી બાજુ 1 વત્તા 1 0 3 2 એટલે કે 3 4 મોટું છે તે રેકોર્ડ કરો અહીં આવો ત્યાં ફરીથી 2 પાથ 3 2 વત્તા 0 2 વત્તા 2 અથવા 3 4 વત્તા 0 25 વત્તા 2 આ મોટું છે તે 5 65 હશે અને આઉટપુટ બાજુ અંતે વત્તા 0 2 તે 5 85 છે તેથી લીલા રંગમાં મેં જે પણ બતાવ્યું છે તે તમે દર નોડ પર ગેટ ડિલે અને વાયર ડિલેને ધારીને સિગ્નલ ટ્રાન્ઝિશનનો વાસ્તવિક આગમન ટાઈમ મેળવી રહ્યા છો આ સર્કિટ દ્વારા એક જ પાસ દ્વારા કરી શકાય છે બરાબર તેથી આ પ્રક્રિયાની જટિલતા શિરોબિંદુઓની સંખ્યા વત્તા એડ્જની સંખ્યા હશે સર્કિટના કદમાં તે રેખીય કરતાં વધુ નહીં તે મોટી સર્કિટ માટે પણ કરી શકાય છે તેથી આ આકૃતિમાં તમે જે કામ કર્યું છે તે બરાબર બતાવવામાં આવ્યું છે તેથી મેં કહ્યું તેમ આ બધા વાસ્તવિક આગમન ટાઈમના મૂલ્યો ભૂરા રંગમાં દર્શાવવામાં આવ્યા છે અહીં આ આકૃતિમાં શિરોબિંદુઓની સંખ્યા અને એડ્જની સંખ્યાની ગણતરી કરી શકાય છે કારણ કે આપણે દરેક શિરોબિંદુની બરાબર એક જ વાર મુલાકાત લેવી પડશે આ પ્રક્રિયામાં આપણે દરેક એડ્જને પણ એક જ વાર પાર કરવી પડશે તમારે પહેલા ટોપોલોજીકલ સોર્ટિંગ નામનું કંઈક કરવું પડશે પછી ડાબેથી જમણે તમારે આગળ વધવું પડશે આ રેખીય ટાઈમની જટિલતાને કારણે સ્ટેટિક ટાઈમિંગ એનાલિસિસનો ઉપયોગ ખૂબ જ વિશાળ સર્કિટ માટે થાય છે જેમાં લાખો ગેટ પણ હોય છે તેથી ટાઈમ ડિલેના ખૂબ જ ઝડપી અંદાજ માટે આ એક આકર્ષક સાધન બની જાય છે અને તેથી હું કેટલાક ટાઈમનું ઉલ્લંઘન કહી શકું છું હવે એકવાર આપણે આ કર્યા પછી આગળ ફક્ત એક જ વાર પાછા જવું તેથી આ આ આ વાસ્તવિક આગમનનો ટાઈમ વાસ્તવમાં રીતસર વ્યાખ્યા આ પ્રમાણે ચાલે છે તેથી નોડ v માટે જો ત્યાં ધણી સંખ્યામાં ફેન ઈન નોડ છે કહો કે u એ v નો ફેન ઈન છે તે બધા માટે તમે તેમાંથી તમે તે નોડના વાસ્તવિક આગમન ટાઈમ વત્તા વાયર ડિલેને ધ્યાનમાં લો છો અને આપણે જે કર્યું છે તેનું મહત્તમ લો છો બરાબર તે રીતે તમે AAT ની ગણતરી કરો છો હવે આવશ્યક આગમનનો ટાઈમ અલગ છે ઠીક છે ફરીથી આ સંબંધિત હોવું જોઈએ આવશ્યક આગમન ટાઈમનો અર્થ છે તમે જોશો કે વપરાશકર્તાએ મારા આઉટપુટનો આવશ્યક આગમન ટાઈમ સ્પષ્ટ કર્યો છે તે મહત્તમ ડિલે છે હું ઇચ્છું તે ન્યૂનતમ ડિલે તેથી તે મૂલ્યમાંથી હું પાછળથી ટ્રેસ કરી શકું છું અને તમે અન્ય નોડ માટે આગમનનો જરૂરી ટાઈમ શું હશે તે નક્કી કરી શકો છો AAT વાસ્તવિક આગમન ટાઈમની ગણતરી કરવા માટે જ્યારે ઇનપુટ ટ્રાન્ઝિશન થઈ રહ્યા હોય ત્યારે આપણે ધાર્યું અને ત્યાંથી આપણે અન્ય નોડમાં ટ્રાન્ઝિશનની ગણતરી કરી રહ્યા છીએ અને શોધી રહ્યા છીએ પરંતુ જરૂરી આગમન ટાઈમ માટે આપણે વિપરીત રીતે કરી રહ્યા છીએ આઉટપુટ બાજુથી આપણે કહી રહ્યા છીએ કે 5 ના ટાઈમના એકમમાં હું ઇચ્છું છું કે આઉટપુટ સ્થિર રહે તેથી અગાઉના સ્ટેજમાં જ્યારે તે સ્થિર હોવું જોઈએ તેથી પહેલાના સ્ટેજમાં જ્યારે તે સ્થિર હોવું જોઈએ તે RAT છે તેથી RAT આપણે તે ટાઈમ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ કે જેના દ્વારા આપેલ નોડ પર નવીનતમ ટ્રાન્ઝિશન થવું જોઈએ આપેલ ક્લૉક સાયકલની અંદર સર્કિટ ચલાવવા માટે આ જરૂરી ડેડ લાઇન છે હવે અહીં એક વસ્તુ છે કે જ્યારે આપણે AAT ની ગણતરી કરી રહ્યા છીએ તેથી આપણે શું કરી રહ્યા છીએ દરેક શિરોબિંદુ V માટે આપણે ઇનપુટ ફેન ઇન જોઈ રહ્યા છીએ આને u u1 u2 u3 કહેવા દો તેથી તમે અહીં AAT મૂલ્યો જુઓ ડિલે વત્તા આ તમે મહત્તમ લો છો તમે મહત્તમ લો છો પરંતુ જ્યારે તમે આવશ્યક આગમન ટાઈમની ગણતરી કરી રહ્યા હોવ ત્યારે આપણે વિપરીત રીતે કરીએ છીએ દરેક શિરોબિંદુ V માટે આપણે બીજી બાજુ જોઈ રહ્યા છીએ જો ત્યાં ફેન આઉટ કનેક્શન છે તેથી ત્યાં 3 ફેન આઉટ છે ચાલો કહીએ કે તેને ફક્ત u1 u2 અને u3 કહો હવે અહીં એ જ રીતે તમે જુઓ છો કે આ નોડ માટે જરૂરી આગમન ટાઈમ શું છે આ લાઈનના ડિલેને બાદ કરો આ ગેટના ડિલેને બાદ કરો તેથી શું RAT મૂલ્ય પ્રાપ્ત થશે અહીં આમાંથી ન્યૂનતમ હશે તેથી આવશ્યક આગમન ટાઈમની ગણતરી કરવા માટે તમારે ન્યૂનતમ ગણતરી કરવી પડશે કારણ કે જે પણ વહેલી તકે તમારે તે દ્વારા V તૈયાર કરવું પડશે પરંતુ આ માટે તમે મહત્તમ ડિલેનો અંદાજ લગાવી રહ્યા છો તમારે મહત્તમ લેવાની જરૂર છે બરાબર તેથી ફરીથી વ્યાખ્યા જોતા તમે હમણાં જ મેં જે ઉલ્લેખ કર્યો છે તે જોઈ શકો છો AAT પર અપસ્ટ્રીમ ઇનપુટથી બહુવિધ પાથ નક્કી કરીને તેનો અર્થ એ છે કે જે ફેન ઇન પર આવી રહ્યા છે પરંતુ RAT એ ફેન આઉટ બાજુના બહુવિધ માર્ગો પરથી નક્કી કરવામાં આવે છે જેને ડાઉનસ્ટ્રીમ કહેવાય છે તેથી RAT માટે પદ માત્ર આ છે આઉટપુટ નોડનું RAT મૂલ્ય ઓછા નોડનો ડિલે અને તમે તેનો ન્યૂનતમ ભાગ લો છો બરાબર તેથી ચાલો આપણે તેને કામ કરવા માટે સમાન ઉદાહરણ લઈએ તેથી આપણે માનીએ છીએ કે RAT મૂલ્ય જે આપણને અંતિમ નોડમાં આપવામાં આવે છે તે 5 તેથી હું આ આકૃતિમાં ધારી રહ્યો છું ચાલો આપણે તેના પર આવીએ હું માનું છું કે RAT મૂલ્ય 5 5 છે તેથી લાલ રંગમાં આપણે RAT આગમનનો જરૂરી ટાઈમને ચિહ્નિત કરી રહ્યા છીએ તેથી ચાલો જોઈએ કે અન્ય નોડના RAT મૂલ્યની ગણતરી કેવી રીતે કરી શકાય તેથી હું અહીંથી શું કરું છું જ્યારે તમે અહીં આવો ત્યારે આપણે જોયું કે આ નોડનું વજન 0 2 છે તેથી આઉટપુટ પર આ સિગ્નલ 5 3 ટાઈમે તૈયાર હોવું જોઈએ હમણાં અહીંથી જ્યારે તમે અહીં આવો ત્યારે તમે જુઓ તેથી તેથી આઉટપુટ પર તે 5 3 હતું ગેટનો ડિલે 2 છે તેથી તે 5 પોઇન્ટ છે તે 3 3 અને 0 2 છે તેથી અહીં તે 3 1 એ આવવું જોઈએ એ જ રીતે અહીં 5 3 ઓછા 2 એ 3 3 ઓછા 0 25 3 05 છે તેથી અહીં તે 3 05 હશે તેથી આ રીતે તમે ગણતરી કરો તેથી અહીંથી તમે અહીં આવો ઓછા 1 3 3 અને આ 1 તે 2 થઈ જશે પરંતુ બીજો પાથ છે તેથી તમે બંને પાથની ગણતરી કરો કયો એક નાનો છે તેથી તમે આની જેમ ગણતરી કરો તેથી તે 3 1 ઓછા 2 હશે તે 2 0 1 ઓછા 0 1 3 પોઇન્ટ ઓછા 2 હશે તે 1 1 ઓછા 1 થી 1 હશે અને આ બાજુ 3 05 ઓછા 2 હશે તે 1 05 ઓછા 0 3 હશે તે 0 75 હશે આ નાનું છે તેથી અહીં મૂલ્ય 0 75 હશે આ નાની લઘુતમ છે એ જ રીતે તમે આગળ વધો 3 2 ઓછા 2 ઓછા 0 15 આ 0 95 થઈ જશે એ જ રીતે આ ઓછા 0 35 થશે તમે જુઓ એક મૂલ્ય અહીં નકારાત્મક બની રહ્યું છે 0 75 ઓછા 1 ઓછા 0 1 અને અહીં તે 0 95 થઈ જશે અને છેલ્લે આ બનાવટી નોડ પર તે ઓછા 0 35 છે આ જરૂરી આગમન ટાઈમ છે બરાબર તેથી હવે આપણે ઉલ્લેખ કર્યો છે કે RAT માંથી AAT બાદ કરીને આપણે સ્લેક નો અંદાજ લગાવી શકીએ છીએ RAT ઓછા AAT તેથી હું અહીં આ સ્લેક ગણતરી બતાવી રહ્યો છું હવે સ્લાઇડ પર પાછા આવી રહ્યા છીએ આપણે દરેક શિરોબિંદુ v માટે શિરોબિંદુના કેપિટલ સમૂહ સાથે સંબંધિત છે વાસ્તવિક આગમનનો ટાઈમ આવશ્યક આગમન ટાઈમ કરતા વધારે ન હોવો જોઈએ પછી તેથી દરેક નોડ માટે આપણે સ્લેક તફાવતની ગણતરી કરીએ છીએ તેથી સ્લેક હકારાત્મક હોઈ શકે છે સ્લેક નકારાત્મક હોઈ શકે છે સ્લેક હકારાત્મક એટલે તે બરાબર છે આપણે મર્યાદાનું ઉલ્લંઘન નથી કરી રહ્યા પરંતુ જો તે નકારાત્મક છે જેનો અર્થ છે કે સમસ્યા છે તેથી નકારાત્મક સ્લેક સાથેના તમામ પાથ તેમને જટિલ પાથ તરીકે ઓળખવામાં આવે છે કારણ પ્રયાસ કરવો જોઈએ જેથી સ્લેક ફરીથી 0 અથવા હકારાત્મક બને તેથી જે પણ પાથમાં નકારાત્મક સ્લેક છે તે ઓળખવાનો આ આપણો માર્ગ છે કે કયો પાથ જટિલ છે કારણ કે તમે જુઓ છો કે લાખો પાથ હોઈ શકે છે ડિઝાઇનર કહી શકતા નથી કે આ મારા જટિલ પાથ છે તે શક્ય નથી તેથી સ્ટેટિક ટાઈમિંગ એનાલિસિસ તમને જણાવવાની ઝડપી રીત આપશે કે કયો પાથ જટિલ છે અને કયો યોગ્ય નથી તેથી આ આકૃતિ ખરેખર સારાંશ આપે છે તેથી મેં બરાબર શું કર્યું ભૂરા રંગથી આ આકૃતિમાં હું વાસ્તવિક આગમનનો ટાઈમ બતાવી રહ્યો છું આ બદામી રંગમાં હું આગમનનો જરૂરી ટાઈમ બતાવી રહ્યો છું અને લાલ રંગમાં હું સ્લેક બતાવી રહ્યો છું આ AAT ઓછા આ RAT ઓછા AAT તેથી તમે જોયું કે 2 નોડ a અને c સિવાય અન્ય તમામ નોડ નકારાત્મક સ્લેક ધરાવે છે તેથી મારે મારી સર્કિટમાં કેટલીક ગોથવણી કરવી પડશે જેથી આ નકારાત્મક સ્લેક ફરીથી હકારાત્મક બને આ આપણને જોઈએ છે પરંતુ મારું સ્ટેટિક ટાઈમિંગ એનાલિસિસ મને આ જેવું પરિણામ આપે છે બરાબર તેથી હાલની પ્રથા જે તમે આજકાલ કરો છો તે એ છે કે માત્ર સિગ્નલ ટ્રાન્ઝિશન અને ડિલે જ નહીં આપણે અલગથી રાઈઝ ટાઈમ અને ફોલ ટાઈમ ડિલે જોઈએ છીએ કારણ કે તમે જોયું છે કે મેં છેલ્લા લેકચર દરમિયાન હમણાં જ ઉલ્લેખ કર્યો છે જ્યારે પણ ગેટના આઉટપુટમાં સિગ્નલ ટ્રાન્ઝિશન થાય છે વાસ્તવમાં તે લોડ કેપેસિટી ચલાવે છે તેથી તે ક્યાં તો નેટવર્કના પુલ દ્વારા ચાર્જ થઈ રહ્યું છે અથવા પુલ ડાઉન નેટવર્ક દ્વારા ડિસ્ચાર્જ થઈ રહ્યું છે હવે પુલ અપ અને પુલ ડાઉન નેટવર્કનો રેઝિસ્ટન્સ અલગ હોઈ શકે છે જેનો અર્થ થાય છે અલગ રાઈઝ ટાઈમ અને ફોલ ટાઈમ તેથી જ્યારે કોઈ સિગ્નલ 0 થી 1 તરફ જઈ રહ્યું હોય અને 1 થી 0 સુધી જતું હોય ત્યારે ડિલે સમાન હોવો જરૂરી નથી તે અલગ પણ હોઈ શકે છે તેથી તમે જે વધુ વાસ્તવિક કહી શકો છો તેનો અર્થ એ છે કે ડિલેનું એનાલિસિસ અલગ અલગ સિગ્નલ ટ્રાન્ઝિશનને અલગથી ધ્યાનમાં લેવું જોઈએ કારણ કે જે રીતે ગેટ ડિઝાઇન કરવામાં આવે છે ગેટને મોડેલ કરવામાં આવે છે તે ડિલે અલગ અલગ પણ હોઈ શકે છે બરાબર તેથી આ એક વસ્તુ છે જે તમારે રાઈઝ ડિલે અને ફોલ ડિલેને અલગથી ધ્યાનમાં લેવી જોઈએ અને તમે સિગ્નલ સંકલિત એક્સ્ટેન્શન્સ ને સાદા એનાલિસિસમાં સમાવી શકો છો જે આપણે હમણાં જ ધ્યાનમાં લઈએ છીએ જેનો અર્થ એ છે કે જો પડોશી વાયર સ્થિતિમાં ફેરફાર કરે છે તો કેટલાક વાયર પર કપલિંગ ની કેપેસિટી હશે અને તે વાયરને કેટલાક વધારાના ડિલે પણ થઈ શકે છે તેથી સામાન્ય રીતે તમારે કેટલીક વિંડોઝ રાખવાની જરૂર છે જેનો અર્થ પડોશી છે તમારે કયા વાયર અથવા કઈ લાઇનો એકબીજાની નજીક છે તેનો ટ્રેક રાખવાનો પ્રયાસ કરવો જોઈએ તેથી એક લાઇનમાં તે ટ્રાન્ઝિશન બીજી લાઇનમાં ડિલેને અસર કરી શકે છે તે મોડેલિંગ પણ જરૂરી છે અને બીજી પદ્ધતિ કે જેનો ઉપયોગ કેટલીકવાર આંકડાકીય સ્ટેટિક ટાઈમિંગ એનાલિસિસ તરીકે પણ થાય છે જેનો અર્થ છે કે હું વાયર અને ગેટ ડિલેમાં કેટલાક મૂલ્યોને ઠીક કરતો નથી પણ હું શ્રેણી આપું છું હું ધારી રહ્યો છું તે રેન્ડમ ચલ છે અને સંભાવના વિતરણ દ્વારા તેમને રજૂ કરે છે તેથી સંભવિત રૂપે હું ડિલે અને આ સ્લેકની ગણતરી કરી રહ્યો છું તેથી તે એક શ્રેણી આપે છે વાસ્તવમાં ચોક્કસ મૂલ્ય નથી તે મને શ્રેણી આપી શકે છે તેથી મોટે ભાગે સ્ટેટિક ટાઈમિંગ એનાલિસિસ ખૂબ ઉપયોગી સાધન છે પરંતુ તે કેટલીક ખામીઓથી પીડાય છે પ્રથમ એ છે કે આપણે ધારીએ છીએ કે ત્યાં ક્લૉક છે અને આપણે રજિસ્ટર અથવા ફ્લિપ ફ્લોપની જોડી વચ્ચે કોમ્બીનેશનલ સર્કિટ બ્લોક પર ટાઈમિંગ એનાલિસિસ ચલાવીએ છીએ તેથી જો કોઈ ડિઝાઇનમાં એસિંક્રનસ પેટા સિસ્ટમ હોય તો કઈ ડિઝાઇનને ક્લૉકની જરૂર પડે છે તેથી આપણે તે સ્ટેટને લાગુ કરી શકતા નથી બીજું આપણે બધા પાથને સમાન ગણી રહ્યા છીએ તેનો અર્થ એ છે કે પાથની સતત સંવેદના છે આપણે પછીથી જોઈશું તેથી તમે જે કહી રહ્યા છો તે એ છે કે આપણે તમામ પાથ પર વિચાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને RAT AAT ની ગણતરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કેટલીક મર્યાદાઓને સંતોષી રહ્યા છીએ તેમાંના કેટલાક ફેન્ટમ અવરોધો હોઈ શકે છે ફેન્ટમ કાલ્પનિક છે તે ક્યારેય થઈ શકે નહીં આપણે માનીએ છીએ કે આ પાથ ઘણો લાંબો લાગે છે મને ઓપ્ટિમાઇઝ કરવાનો પ્રયાસ કરવા દો પરંતુ વ્યવહારમાં શું થઈ શકે છે સિગ્નલ તે પાથ પર ક્યારેય વહેશે નહીં તેથી જો તમે તે પાથ ઓળખી શકો છો તો આપણે તેમને આપણી ગણતરીમાંથી છોડી શકીએ છીએ તેથી કદાચ આપણે જે પ્રયત્નો કરી રહ્યા છીએ તેમાંથી કેટલાક ખરેખર જરૂરી નથી તેથી ત્યાં 2 પ્રકારની વસ્તુઓ છે એકને ફોલ્સ પાથ કહેવામાં આવે છે જે ક્યારેય સક્રિય થતા નથી અને કેટલાક પાથ મલ્ટી સાયકલ પાથ હોઈ શકે છે જેનો અર્થ છે કે ડિઝાઇનર જાણી જોઈને એવી રીતે ડિઝાઇન કરે છે કે 2 ફ્લિપ ફ્લોપ સિગ્નલ ટ્રાન્ઝિશન વચ્ચે 2 પિરિયડની જરૂર પડશે 2 ક્લૉક પિરિયડ એક નહીં આને ક્યારેક મલ્ટી સાયકલ પાથ કહેવામાં આવે છે તેથી આપણા આગામી લેકચરમાં આપણે આમાંથી કેટલીક ખામીઓ અને તેને કેવી રીતે સુધારવું તે જોઈશું